આ ઓપ એમ્પ ના વિદ્યુત પ્રવાહના નિયમનું પાલન કરતું નથી અહીં હું એવું કહેવા માંગુ છું કે મને મારી સામાન્ય એમ્પ્લીફાયર સર્કિટ માંથી પણ વહે છે હવે દેખીતી રીતે આ વિદ્યુત પ્રવાહ ઓપ એમ્પ ને પણ ઉમેરી શકું છું પછી હું વિદ્યુત પ્રવાહ kViRL તે રીતે વહેશે તેથી બહાર આવતા કુલ વિદ્યુત પ્રવાહમાં k ViRL પણ હશે અને તે ViR k × ViRL હશે અને આ 0 છે તેથી જો તમે ત્યાં વિદ્યુત પ્રવાહોનો સરવાળો કરો ત્યાં અને ત્યાં આપણે કહીએ કે આ નજીકની સપાટીથી તે બહાર આવી રહ્યા છીએ તો તે સ્પષ્ટ રીતે 0 નથી તેથી આ KCL નું ઉલ્લંઘન કરે છે અલબત્ત તેનું ચોક્કસપણે ઉલ્લંઘન કરી શકાતું નથી પરંતુ આનો ઉકેલ ખૂબ સરળ છે આ ચિત્રમાં અને મોટાભાગના ઓપ એમ્પ ની સંદર્ભમાં જોડેલ છે તેથી આમાંથી વહેતા વિદ્યુત પ્રવાહો સ્પષ્ટ રીતે 0 નથી તેથી વિદ્યુત પ્રવાહ પુરવઠા ટર્મિનલ્સ છે જેનો આપણે ઉપયોગ કરી શકીએ અને જેની ચર્ચા હું હવે કરીશ તેથી મારી પાસે પોઝિટિવ માંથી બહાર આવી રહ્યો હોય છે અને પછી I એ Io Iout હોય છે અને I માત્ર Io હોય છે જો Iout નું મૂલ્ય 0 થી ઓછું હોય તો I એ માત્ર Io બરાબર હોય છે અને I નું મૂલ્ય Io Iout હશે તેથી આ સૌ પ્રથમતો કિર્ચહોફના વિદ્યુત પ્રવાહના નિયમ ને અનુસરવામાં આવે છે એ સ્પષ્ટ છે કે જો Iout બરાબર 0 હોય તો પછી I અને I સમાન હશે અને તે Io ની બરાબર હોય છે આ એકદમ સરળ મોડેલ રહેશે તેથી ત્યાં શું થાય છે કે આવા કિસ્સામાં ચાલો આપણે કહીએ કે Vout પોઝિટિવ હશે ત્યારે તે માત્ર નિશ્ચિત Io હશે અને પછી તે આને અનુસરશે અને આ રીતે આગળ હશે એ જ રીતે મહેરબાની કરીને તમે એ નોંધ લેશો કે I અને I ની દિશાને મેં એ રીતે પસંદ કરી છે કે I ને ટર્મિનલ હોય ત્યારે તે વિપરીત કરીશ અને તે અચળ હશે નહિંતર તે સંકેતનું પાલન કરશે અને તે એવું કરે છે તેથી સૌ પ્રથમ KCLનું ઉલ્લંઘન કરી શકાતું નથી અને ઓપ એમ્પ માં વિદ્યુત પ્રવાહ આ રીત બદલાય છે